મેગ્નેટીક ફિલ્ડનું ડાયવર્જન્સ અને કર્લ આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્ર સ્થિર વિદ્યુતપ્રવાહ દ્વારા ઉત્પન્ન થાય છે સ્થિર વિદ્યુતપ્રવાહનો અર્થ છે કે તે સમય સાથે બદલાતો નથી અને તે ચુંબકીય ક્ષેત્ર B0I4πdl×r rr r3 દ્વારા આપવામાં આવે છે આ આપણને ચુંબકીય ક્ષેત્રના ગુણધર્મો પણ આપે છે તો આને બાયો સાવર્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને આ એવા કેસ માટે છે જ્યાં dIdt0 છે હવે યાદ કરો જ્યારે આપણે ઇલેક્ટ્રીક ફિલ્ડ ની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપણે કહ્યું હતું કે કોઈ પણ વેક્ટર ફિલ્ડ ની ગણતરી તેના ડાયવર્જન્સ અને કર્લ સાથે દ્વારા કરી શકાય છે B0I4πdl×r rr r3 dIdt0 તેથી હવે જો તમે ચુંબકીય ક્ષેત્ર સાથે કામ કરવા માંગતા હો તો તમારા માટે B નું ડાયવર્જન્સ અને કર્લ શું છે તે જાણવું મહત્વપૂર્ણ છે આ વ્યાખ્યાન આ બે કવાન્ટીટીઝ સાથે સંબંધિત છે હું અહીં થોડા વેક્ટર કેલ્ક્યુલસ નો ઉપયોગ કરવા જઇ રહ્યો છું પરંતુ હું આગળ જતા આ સાથે જરૂરી અન્ય વિગત પણ સમજાવતો રહીશ કારણકે તે જરૂરી છે અને હું તમને આ તકનીકમાં નિપુણતા મેળવવા પણ વિનંતી કરીશ કારણકે આનાથી આવા ફિલ્ડસ સાથે કામ કરવું ખૂબ જ સરળ બનશે તેથી જ્યારે મારી પાસે B0I4πdl×r rr r3 છે ચાલો આપણે સીધા તેના ડાયવર્જન્સની ગણતરી કરીએ B નું ડાયવર્જન્સ dl ×r rr r3 છે નોંધો કે આ ડાયવર્જન્સ r ના સંદર્ભમાં છે તો અહીં ડાયવર્જન્સ r ના સંદર્ભમાં છે જયાં ફિલ્ડને શોધવાનું છે dl ×r rr r3 તો આ આ કવાન્ટીટીના r ના સંદર્ભમાં છે ઇન્ટીગ્રેશન એ પ્રાઈમ કવાન્ટીટીના સંદર્ભમાં છે તેથી હું આને અંદર લઈ જઈ શકું છું અને આને 0I4π dl ×r rr r3લખી શકું છું dl ×r rr r3 હવે વેક્ટર આઇડેન્ટીટી પરથી B A

તો આના પરથી આપણે લખી શકીએ કે

dl dl r rr r3 છે નોંધો કે dl એ r ના સંદર્ભમાં છે અને આ ડિફરન્શીએશન r ના સંદર્ભમાં છે તેથી આ ટર્મ 0 થઇ જશે બીજી ટર્મ માટે યાદ કરો કે r rr r3 1|r r| હતું તેથી આ ટર્મ dl 1|r r| બનશે જે પણ 0 છે તેથી આ આખી ટર્મ 0 બનશે અને તેથી આપણને B0 મળે છે આ એક એવું પરિણામ છે જે આપણે પહેલાના વ્યાખ્યાનમાં ધાર્યું હતું જયાં કોઈ મોનોપોલ્સ ન હતા જયાં ચુંબકીય ક્ષેત્રનો કોઈ એક સ્રોત ન હતો r rr r3 r rr r3 1|r r| dl r rr r3dl B0 તો આપણને બાયો સાવર્ટ નિયમ પરથી મળ્યું કે કોઈ પણ સમયે B નું ડાયવર્જન્સ B હંમેશા શૂન્ય હોય છે આનો એ પણ અર્થ છે કે B ના કોઈ સ્વતંત્ર સ્રોત અથવા સિંકસ નથી ચાલો જોઈએ કે તે કેવી રીતે થાય છે કારણકે સ્વતંત્ર સ્રોત અને ફિલ્ડસ અહીંથી બહાર આવશે અને B એ δ ના સમપ્રમાણમાં છે ડાયવર્જન્સ થીયરમ દ્વારા સમાનરૂપે સપાટી પરનું ફ્લક્સ નોન ઝીરો હોય છે જે દર્શાવે છે કે ડાયવર્જન્સ શૂન્ય ન હોઈ શકે હવે ચાલો આપણે સીધા B ના કર્લની ગણતરી કરીએ તો B0I4π dl×r rr r3 થશે કર્લની ગણતરી કરવા માટે હું એક યુક્તિ અજમાવીશ જો હું આ કરંટ લૂપ લઉં જે કરંટનું વહન કરતો વાયર છે જયાં સોર્સ કોઈ પણ બિંદુએ થોડો દૂર છે ધારો કે હું આ પોઇન્ટને લઈ રહ્યો છું જ્યાં હું dl લઈ રહ્યો છું અને આડછેદ a લઇ રહ્યો છે પછી હું લખી શકું છું કે IdlJr a dlજ્યાં J એ એકમ ક્ષેત્રફળ દીઠ કરંટ છે અને dl એ કરંટની દિશામાં છે dl તેથી હું આ વેક્ટરને J પર લાવીશ અને કરંટ ડેન્સિટી દ્વારા વ્યાખ્યાયિત કરીશ J r અહીં dl શું છે dl એ નાના એલિમેન્ટનું વોલ્યુમ છે જેને હું છાયાવાળી જાંબલી રેખાઓ દ્વારા બતાવું છું તેથી હું આને J r dV તરીકે લખી શકું છું I dlJ r a dlJ r dV તેથી હું B ને 0I4πdl×r rr r3 ના બરાબર લખી શકું છું જે 04πJrr rr r3dV ના બરાબર છે દેખીતી રીતે J નું સંકલન શૂન્ય નથી અને આપણે આ જ રીતે I dl માંથી J dV નું સમીકરણ મેળવીશું B0I4πdl×r rr r304πJrr rr r3dV હવે ચાલો આપણે કર્લ લઈએ તો B નું કર્લ 04πr Jr rr r3 dV થશે હવે હું વેક્ટર આઇડેન્ટિટીનો ઉપયોગ કરીશ જે મુજબ B A A B A B B A છે તેનો અર્થ હું હવે પછીની સ્લાઈડમાં સમજાવીશ A A BA B B A મેં B A A BA B B A લખ્યું છે તમે આ ટર્મથી પરિચિત છો આ ટર્મ B નો અર્થ છે B Bx∂xBy∂yBz∂z અને આ વેક્ટર કવાન્ટીટી માટે વેક્ટર A પર કાર્ય ઓપરેટ કરે છે હવે ચાલો આને સબસ્ટિટ્યુટ કરીએ AJr અને Br rr r3 છે A A BA B B A B Bx∂xBy∂yBz∂z AJr Br rr r3 તેથી B Jr માં આ ડિફરેન્શિયલ r ના સંદર્ભમાં છે અને આ r ના સંદર્ભમાં છે તેથી આ 0 થશે B r rr r3 છે અને જો તમને યાદ હોય તો આ 4πδr r ના બરાબર થશે આને ભૌતિક રીતે જોવાની એક રીત એ છે કે આ કવાન્ટીટી r rr r3 એ ચાર્જ 4π0ના કારણે મળતા ઇલેક્ટ્રીક ફિલ્ડને રજુ કરે છે અને તેથી ડાયવર્જન્સ એ ચાર્જ ઘનતા છે જે ફંક્શન સિવાય બીજું કંઈ નથી અને આ તમને ખૂબ જ ઝડપથી મળે છે તેવી જ રીતે B Jr0 J r0 તેથી જ્યારે હું B નું કર્લ લઉં છું તો B04π Jrr r|r r|3 dV મળે છે અને Jrr r|r r|3r r|r r|3 Jr Jr r r|r r|3Jr r r|r r|3 r r|r r|3 Jrમળે છે અહીં આ ટર્મ શૂન્ય છે આ ટર્મ શૂન્ય છે અને આપણને છેવટે Jr r r|r r|3 4π Jr δr r મળે છે અને તેથી મને B04π Jr r r|r r|3dV0Jr δr rdV મળે છે જે 04πJr r r|r r|3dV0 Jr ના બરાબર છે સંદર્ભ સમય 1539 અહીં Jr એ કરંટ ડેન્સિટી છે અને આપણે ચર્ચા કરી તે મુજબ આની દિશા એ કરંટની દિશા છે અને તેનો એકમ કરંટ પર યુનિટ એરિયા મુજબ છે હવે આપણે આ એક જ ટર્મનું મૂલ્યાંકન કરવાનું બાકી છે અને હું આની ફરીથી તપાસ કરીશ તો હું Jr r r|r r|3dV નું મૂલ્યાંકન કરવામાં રસ ધરાવું છું હવે 1|r r| 1|r r| છે તેથી હું આ લખી શકું છું તમે ઘણા વિધેયો સાથે કરી શકો છો કારણકે તમે જોઈ શકો છો કે આ સાચું છે તેથી હું આને Jr r r|r r|3dV લખી શકું છું આનું મૂલ્યાંકન કરવા માટે હું આ x y અને z ઘટકોની અલગથી ગણતરી કરું છું હું x ઘટકોને શૂન્ય કરું છું અને પછી તમે y અને z ઘટકો માટે સમાન વસ્તુ ચકાસી શકો છો તેથી આનો x ઘટક Jr x x|r r|3dV બનશે ચાલો હવે આગળના પેજ પર જઈએ તેથી કે જેનું હું Jr x x|r r|3dV નું મૂલ્યાંકન કરું છું હવે ચાલો આપણે આ કવાન્ટીટીના ડાયવર્જન્સને જોઈએ Jr x x|r r|3 Jr x x|r r|3Jr x x|r r|3 છે જો હું બંને બાજુનું dV ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન કરું તો મને આ મળે છે નોંધો કે આ એ જ ટર્મ છે જે મને જોઈએ છે હવે સ્થિર કરંટ માટે Jr જે સામાન્ય રીતે - ρrt હોય છે તે શૂન્ય છે જો કરંટ સમય સાથે બદલાતો હોય તો આનું યોગદાન રહેશે નહિ અને આપણે પછી જોઈશું કે આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપશે સંદર્ભ સમય 1936 હાલ માટે બાયો સાવર્ટ નિયમ માટે સ્થિર કરંટ માટે આ ટર્મ શૂન્ય છે અને અન્ય કરંટ લોકલાઇઝડ છે તેનો અર્થ એ છે કે સિસ્ટમથી દૂર જતા તેઓ શૂન્ય થઇ જાય છે આ ડાયવર્જન્સને સરફેસ ઈન્ટીગ્રલ માં બદલી શકાય છે અને આ સરફેસ ઈન્ટીગ્રલસરફેસ ઈન્ટીગ્રલ પણ શૂન્ય થઇ જશે કારણકે સપાટીથી દૂર J પણ શૂન્ય થઈ જાય છે તેથી તમારી પાસે માત્ર આ છેલ્લી ટર્મ બચે છે અહીં ડાબી બાજુ 0 હોવાથી આ ટર્મ પણ 0 થશે આ ટર્મ પણ 0 છે તેથી મેં તમને જે બતાવ્યું હતું સમય સંદર્ભ લો 2011 જો હું પાછો જઉં તો અહીં આ ટર્મ 0 છે અને તેથી સ્થિર કરંટ માટે આપણને મળ્યું કે B નું કર્લ B0 J છે તેથી આપણને આ લેક્ચરમાં બાયો સાવર્ટ નિયમ દ્વારા મળ્યું કે B નું ડાયવર્જન્સ B0 છે અને આનો ભૌતિક અર્થ છે કે કોઈ મોનોપોલ નથી અને B નું કર્લ B0 J છે આ સમીકરણોને ઇલેક્ટ્રીક ફિલ્ડ માટેના સમીકરણો સાથે સરખાવો જ્યાં મારી પાસે E0 અને E0 હતા તો અહીં B નું કર્લ એ શૂન્ય નથી અને B નું ડાયવર્જન્સ શૂન્ય છે યાદ રાખો કે આ ફક્ત સ્થિર કરંટ માટે જ સાચું છે જો આ સમય આધારિત કરંટ હોય તો ત્યાં એક વધારાની ટર્મ હશે જેની સાથે આપણે પાછળથી ડીલ કરીશું અત્યારે આપણે માત્ર મેગ્નેટોસ્ટેટિકસ પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું અને તેથી જ અહીં સ્થિર કરંટના કારણે જ મળતું ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લીધું છે